મિત્રો આજે આપણે પોતાની જાતને પ્રોત્સાહિત કરવા અને સ્વ પ્રેરણા સાથે પોતાને પ્રેરિત કરવા વિશે વાત કરીશું અને આ વિષયમાં આપણે પ્રેરણા અને સ્વ પ્રેરણા સ્વ પ્રેરણા પ્રક્રિયા વિશે ચર્ચા કરીશું અને પછી આપણે પ્રાપ્ત કરવા માટેની સ્વ પ્રેરણા તોડવાની પદ્ધતિઓ ને જોડીશું અને તમારી જાતને પ્રોત્સાહિત કરવા માટે અમુક વ્યૂહરચના છે મોટિવેશન લેટિન શબ્દ મૂવરે પરથી ઉતરી આવ્યું છે જેનો અર્થ થાય છે ખસેડવા અને પ્રેરણા એ બળ છે ઉત્તેજના અથવા પ્રભાવ સાથે સંબંધિત કામ જે લોકો કરે છે તે કરવા માટે માર્ગદર્શન આપે છે તે ક્રિયા અથવા વર્તન માટે કૉલ છે ભારતીય મનો દાર્શનિક પ્રણાલીઓ માં તેમજ ફ્રોઈડિયન પ્રણાલીઓ માં પ્રેરણા એ આનંદ પ્રાપ્ત કરવા અને પીડાને ટાળવા માટેની વસ્તુ છે કલ્પનાત્મક રીતે પ્રેરણાના 3 ઘટકો છે એક દિશા છે વ્યક્તિ શું કરવાનો પ્રયાસ કરી રહી છે પ્રયત્નો વ્યક્તિ કેટલી સખત મહેનત કરી રહી છે દ્રઢતા વ્યક્તિ કેટલા સમય સુધી તે કરવાનું ચાલુ રાખે છે એક વ્યક્તિની વાર્તા લો જે મિલોનીમાં પ્રતિમા બનાવી રહ્યો હતો મિલોની એ ઇટાલીનું શહેર છે અને એક શહેરના ખૂણામાં શિલ્પકાર પ્રતિમા બનાવી રહ્યો હતો નજીકમાં અન્ય એક શિલ્પકાર ઊભો હતો તેણે પ્રતિમા બનાવનારને પૂછ્યું તમે આટલી બધી મહેનત શા માટે કરો છો અને સતત કરી રહ્યા છો અને પ્રતિમા શહેરના ખૂણામાં આવેલી હોવાથી કોઈ તેને જોવા નહીં આવે તો પ્રતિમા બનાવનારએ જવાબ આપ્યો જો હું તેને જોતો નથી તો ઓછામાં ઓછો ભગવાન છે તે જોઈને તેથી હું મારા અંતરાત્મા પ્રમાણે કામ કરીશ અહીં તે અન્ય વ્યક્તિ માટે પ્રતીકાત્મક સંદેશ જણાવે છે તે જણાવે છે કે જર્જરિત કામ મારી પાસેથી અપેક્ષિત નથી હું જે કામ કરું છું તે શ્રેષ્ઠતા અને સંપૂર્ણતાની મહોર ધરાવતું હોવું જોઈએ અને જ્યારે શિલ્પકાર પ્રતિમા બનાવતો હતો ત્યારે તે તેને કરવા માટે સખત મહેનત કરતો હતો અને તેને પૂર્ણ કરો અને જ્યાં સુધી પ્રતિમાનું નિર્માણ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે કામ ને સ્થગિત કરી રહ્યો ન હતો અથવા અન્ય લોકો સાથે સામાજિક વ્યવહાર કરતો ન હતો તેથી તે ચોક્કસ કામ કરવા માટે વ્યક્તિની પ્રેરણા દર્શાવે છે અને આ સંદર્ભમાં ચાલો હવે ચર્ચા કરીએ કે આ પ્રેરક પ્રક્રિયા શું છે અને પ્રેરક પ્રક્રિયા પસંદ કરે છે કે વ્યક્તિ પાસે ચોક્કસ અધિકારો જરૂરિયાતો અને ઇચ્છાઓ અથવા અપેક્ષાઓ છે જરૂરિયાતો શારીરિક હોઈ શકે છે અથવા સામાજિક હોઈ શકે છે પાયા ની જરૂરિયાતો ખોરાક કપડા અને આશ્રય માટેની જરૂરિયાતો છે ઉચ્ચ દરર્જો ની જરૂરિયાતો આત્મસન્માન વાસ્તવિકતા અથવા પ્રેમ અને જોડાણની જરૂરિયાતો હોઈ શકે છે તેથી આ જરૂરિયાતો જ્યારે વ્યક્તિ મુજબ સંતોષાતી નથી ત્યારે ચોક્કસ તણાવ ઉત્પન્ન થાય છે અને આ તણાવ ચોક્કસ આંતરિક અથવા બાહ્ય વર્તન તરફ દોરી જાય છે અને વ્યક્તિના બાહ્ય અને આંતરિક વર્તન દ્વારા વ્યક્તિ લક્ષ્ય સુધી પહોંચે છે અને જરૂરિયાતને સંતોષે છે અને ત્યાં તણાવ ઘટાડો અને સંતોષની જરૂર છે પરંતુ મનુષ્ય હંમેશા ઈચ્છુક પ્રાણી છે જો એક જરૂરિયાત સંતોષાય તો બીજી જરૂરિયાત ઉભી થાય છે ફરીથી વ્યક્તિગત તણાવ ઉત્તેજિત થશે ફરીથી તમે વર્તન બતાવશો અને તે જે પ્રાપ્ત કરવા માંગે છે તે લક્ષ્ય સુધી પહોંચવાના પ્રયાસો કરશો પરંતુ ધ્યેય પરના વર્તન અથવા પ્રવૃત્તિઓ વચ્ચે અમુક અવરોધો અવરોધો હોઈ શકે છે જેથી વ્યક્તિ ધ્યેય સુધી પહોંચી ન શકે જો વ્યક્તિ IITમાંથી સ્નાતક બનવાના લક્ષ્ય સુધી પહોંચવા માંગે છે તો તે કિસ્સામાં તેણે ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટમાં લાયકાત મેળવવી આવશ્યક છે ધારો કે તે લાયકાત ધરાવતો નથી જો તે લાયકાત ધરાવતો નથી તો તે કિસ્સામાં લક્ષ્ય પ્રાપ્ત થતું નથી તે જે અભ્યાસ કરી રહ્યો છે તેને તે ગંભીરતાથી લઈ રહ્યો છે પ્રયાસો કરી રહ્યો છે જોબ કરવા માટે તે માટે નિયમિતપણે કસરત કરી રહ્યો છે જેથી તે ગેટ પરીક્ષામાં સારો રેન્ક મેળવી શકે અને IITમાં ગ્રેજ્યુએટ અભ્યાસ માટે પ્રવેશી શકે કારણ કે તે ગેટમાં લાયકાત મેળવી શકતો નથી આપમેળે નિષ્ફળતા થાય છે તે ધ્યેય સુધી પહોંચવામાં સક્ષમ નથી અને નિષ્ફળતા વ્યક્તિના ભાગમાં સંરક્ષણ પદ્ધતિઓના સંદર્ભમાં હતાશા આક્રમકતા અથવા ચોક્કસ વળતરયુક્ત વર્તન તરફ દોરી શકે છે આપણે બધા ને નિષ્ફળતા મળી છે પરંતુ નિષ્ફળતા એ સફળતાનું પગથિયું છે કેટલાક લોકો એવા હોય છે કે જેઓ થોડી નિષ્ફળતાઓ સાથે હતાશ થઈ જાય છે તેઓ આક્રમક થઈ જાય છે તેઓ અમુક સંરક્ષણ પ્રણાલી બતાવે છે પરંતુ કેટલાક અન્ય વ્યક્તિઓ એવા હોય છે કે જેઓ નિષ્ફળતાઓ સાથે તેઓ સફળતા સુધી પહોંચે ત્યાં સુધી ફરીથી પ્રયાસ કરશે અને તેને કહેવાય છે કાર્યાત્મક સામનો અને એક છે બિન કાર્યાત્મક સામનો જ્યાં નિષ્ફળતા નિરાશા આક્રમકતા તેના વર્તનને ન્યાયી ઠેરવવા માટે અન્ય વ્યક્તિ સાથે ઓળખાણ અથવા સાચા કારણના કિસ્સામાં ખોટું કારણ આપીને તેના વર્તનને તર્કસંગત બનાવવા સાથે સંકળાયેલ છે પરંતુ કેટલાક લોકો ત્યાં હોય છે જે તેઓ કરી શકે છે ધ્યેયને ડાયવર્ટ કરો જેમ કે જો હું IITમાં પ્રવેશ ન કરી શકું તો હું ગ્રેજ્યુએશન કરવા માટે કેટલીક અન્ય કોલેજોમાં જઈ શકું છું તેથી તેથી આપણે બધા અવેજી ધ્યેય માટે જઈએ છીએ પરંતુ મુખ્ય ધ્યેયમાં સતત નિષ્ફળતા ચોક્કસ વ્યક્તિઓમાં નિરાશા પેદા કરશે અને તેઓ પોતાને ન્યાયી ઠેરવવા માટે સંરક્ષણ પદ્ધતિનો આશરો લેશે જ્યારે અન્ય વ્યક્તિઓ માટે દરેક નિષ્ફળતા શીખવા માટે એક પગથિયું હશે અને તે આગળ વધશે અને તેઓ તેમની ભૂલોમાંથી શીખશે અને તેઓ પોતાનો વિકાસ કરશે અને તેઓ પણ મુશ્કેલીઓને વટાવી જશે તેને કાર્યાત્મક સામનો કરવાની વર્તણૂક કહેવાય છે સતત નિષ્ફળતા સાથે જો વ્યક્તિઓ હંમેશા સંરક્ષણ પદ્ધતિ હતાશા આક્રમકતા વળતર આપનારી વર્તણૂક બતાવે છે તો તે કિસ્સામાં વ્યક્તિની સામાન્ય વર્તણૂક અસાધારણ બની જાય છે અને તેને ડિસ ફંક્શનલ કોપિંગ બિહેવિયર કહેવામાં આવે છે આના વિશે કહ્યા પછી આ પ્રેરણા મૂળભૂત રીતે સંતોષકારક અને ધ્યેય મેળવવાની જરૂરિયાત છે જો તે દિશા હોય તો પણ તમે જે ત્રણ પરિમાણો ઓળખ્યા છે તે દિશા પ્રયત્ન અને દ્રઢતા મૂળભૂત રીતે છે અને તે સંતોષકારક અને ધ્યેય શોધનારું વર્તન છે અને આ પ્રેરણાના ચોક્કસ લક્ષણો છે મનોવૈજ્ઞાનિક બળ એ એક પ્રેરણા છે જે વ્યક્તિની પ્રતિબદ્ધતાની ડિગ્રીમાં ફાળો આપે છે તેમાં ધ્યેય પ્રાપ્તિ માટેની ક્રિયાઓ અને ઇચ્છાઓનો સમાવેશ થાય છે જે માનવ ક્રિયાની દિશા તીવ્રતા અને સતત નિયમન કરે છે પ્રતિમાના નિર્માતાના કિસ્સામાં તમે સમજી શકો છો કે જ્યારે તમે પ્રતિમા બનાવી રહ્યા છો તે સમયે તમે સતત કામ માં ધ્યાન કેન્દ્રિત કરો છો કે તે અથવા તેણી શું કરી રહ્યા હતા અને તમે સતત પ્રયત્નો કરી રહ્યા છો જેથી કરીને કામ પૂર્ણ થાય અને તે ગપસપ ન કરી રહ્યો હોય અથવા કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અન્ય લોકો સાથે ચેટ કરી રહ્યો ન હતો અથવા સામાજિકતા ન કરી રહ્યો હતો તે નોકરીમાં તેની દ્રઢતા તેવી જ રીતે ઇચ્છાઓ ચાલક વર્તનનું કારણ બને છે પરંતુ તે વર્તનનું પરિણામ હોઈ શકે છે ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિની સિદ્ધિ માટેની ઈચ્છા મનપસંદ ધ્યેય હાંસલ કરવાથી મળેલા સંતોષ દ્વારા વધુ ઉત્સુક બની શકે છે અથવા તે નિષ્ફળતાથી નીરસ થઈ શકે છે પ્રેરણા પર્યાવરણથી સ્વતંત્ર નથી ઉદાહરણ તરીકે વ્યવસાયમાં જે લોકો શ્રેષ્ઠતા ગુણવત્તા અને સેવા માટે પ્રતિષ્ઠા ધરાવે છે તેઓ તેમની પ્રતિષ્ઠા અકબંધ રાખવા માટે સમાન રીતે ચાલુ રાખવાનું વલણ ધરાવે છે અને તે પણ જે એક વ્યક્તિને પ્રેરણા આપે છે તે અન્ય વ્યક્તિ માટે સમાન ન હોઈ શકે પૈસા કેટલાક લોકો માટે પ્રેરક હોઈ શકે છે પરંતુ જેમ જેમ જીવનમાં વૃદ્ધિ થાય છે તેમ તેમ પેટની ઈચ્છા પર મગજની ઈચ્છા પ્રભુત્વ મેળવે છે વ્યક્તિ કંઈક એવું કરવા માંગે છે જેના દ્વારા તે સમુદાયમાં કંઈક યોગદાન આપી શકે તે ઉત્કૃષ્ટ કાર્ય કરી શકે છે જેને ઓળખવામાં આવશે તેથી મગજની ઇચ્છા વધતી ઉંમર સાથે પ્રભુત્વ મેળવે છે જે તે કિસ્સામાં ન પણ હોઈ શકે જ્યારે વ્યક્તિ કારકિર્દી શરૂ કરે છે અને દરેક વ્યક્તિની પ્રેરણા સમયાંતરે બદલાતી રહે છે પછી ભલે તે વ્યક્તિઓ એ જ રીતે વર્તે છે જો વ્યક્તિ સંસ્થામાં કામ કરીને પ્રમોશન મેળવી રહી હોય આગામી સમયમાં એકવાર તેને પ્રમોશન મળી જશે તે વધુ ઝડપથી પ્રમોશન મેળવવા માટે વધુ મહેનત કરશે તેથી તેથી વ્યક્તિની પ્રેરણા સમયાંતરે બદલાતી રહે છે અને લોકોની પ્રેરણા આ લાક્ષણિક અભિગમની બહાર છે તે વિચારમાંથી આવે છે તમે ગધેડાની આગળ ગાજર બતાવો અને તેને લાકડી વડે પાછળ ધકેલી દો ગધેડો ખસી જશે મનુષ્યના કિસ્સામાં આ સમાંતર છે કે તમે પૈસા આપો છો વ્યક્તિ ચોક્કસ વસ્તુઓ કરવા માટે પ્રેરિત થશે અને નાણાકીય પુરસ્કાર સંપૂર્ણપણે પ્રેરણા સાથે જોડાયેલ છે પરંતુ લોકોનો વિચાર કરો મધર થેરેસા મહાત્મા ગાંધી જેવા મહાન પ્રેરિત લોકો તેઓ તેઓ એક કારણ દ્વારા ચલાવવામાં આવ્યા હતા અને તેઓ તે હાંસલ કરવા માગતા હતા તેઓ પૈસા દ્વારા ચલાવવામાં આવતા નથી તેથી તમારું આંતરિક ઇચ્છા શું કરવા માંગે છે તમારું આંતરિક સ્વ તમે જે કરવા માંગે છે તે તમારા વર્તનનું પ્રેરક હશે અને તમે જોશો કે તમને તે કરવા માટેનો જુસ્સો છે અને છેલ્લે પ્રેરણા માટે સમયાંતરે રિચાર્જિંગની જરૂર છે શિયાળાના મહિનાઓમાં તમે હીટરને સતત ચાલુ રાખો છો જેથી રૂમમાં ગરમી રહે જો તમે હીટર બંધ કરશો તો ગરમી છૂટી જશે અને ઠંડીનો અનુભવ થશે તેવી જ રીતે એકવાર લોકો પ્રેરિત થઈ જાય પછી પરિસ્થિતિઓ અને વાતાવરણ એવી રીતે બનાવવું જોઈએ કે જેથી તેમના લક્ષ્યો અથવા સંસ્થાઓમાં પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યાં સુધી પ્રેરણાને સમયના સમયગાળામાં ટકાવી શકાય કોચિંગ સલાહ આપવી માર્ગદર્શન શિક્ષણ ધ્યેય મેળવવામાં ભાગીદારી ધ્યેય નિર્ધારણમાં સહભાગિતા સમસ્યાનું નિરાકરણ અને શરતો દ્વારા નિર્ણય લેવા એવી રીતે લેવા જોઈએ જેથી સંસ્થાકીય લક્ષ્યો પ્રાપ્ત થાય ત્યાં સુધી વ્યક્તિની પ્રેરણા ચાલુ રહે અથવા ઉત્પાદકતા પ્લેટફોર્મને હિટ કરે છે પ્રેરણાની વિશેષતાઓ વિશે કહ્યા પછી તમે સરળતાથી સમજી શકો છો કે પ્રેરિત લોકો તે છે જેઓ તેમની આળસ ને ઉર્જા માં ઇચ્છા ને નિશ્ચય માં આકાંક્ષા ને સિદ્ધિ માં પરિવર્તિત કરવા માટે તેમના કૌશલ્યના જ્ઞાનનો ઉપયોગ કરી શકે અને તેનો ઉપયોગ કરવા માટેના વલણમાં પરિવર્તિત થઈ શકે પ્રેરિત લોકો તેઓ જવાબદારી લેશે તેઓ સ્વેચ્છાએ પ્રયત્નો કરશે તેઓ ગુણવત્તાનું શ્રેષ્ઠ પાલન કરશે શ્રેષ્ઠ પ્રદર્શન બતાવશે અને તેઓ જે સંસ્થામાં સેવા આપે છે તે પ્રત્યે પ્રતિબદ્ધતા અનુભવશે તેનાથી વિપરીત બિન પ્રેરિત લોકોના કિસ્સામાં તમને ગેરહાજરી વધતા અકસ્માતો કાચા માલનો બગાડ હિંસક વર્તન અનુશાસનહીનતા કામ કરવાની આદત ઉદાસીનતા એસેમ્બલિંગમાં ભૂલો સામગ્રી ફાઇલિંગ અને રિપોર્ટિંગ જોવા મળશે એકવાર આ નિરાશાજનક લક્ષણો સપાટી પર આવી જાય પછી સંસ્થા દ્વારા અથવા પર્યાવરણ દ્વારા પગલાં લેવા જોઈએ જેથી કર્મચારીઓની અવ્યવસ્થિત વર્તણૂક પરામર્શ પુરસ્કારો અથવા અન્ય માધ્યમો દ્વારા પકડી શકાય અને આ પ્રેરણાઓને સમજાવવા માટે ઘણા સિદ્ધાંતો છે ત્યાં અને સિદ્ધાંતોને વ્યાપક રીતે 2 શ્રેણીઓમાં વર્ગીકૃત કરી શકાય છે એકને સામગ્રી સિદ્ધાંત કહેવામાં આવે છે અને બીજાને પ્રક્રિયા સિદ્ધાંત કહેવાય છે સામગ્રી સિદ્ધાંત બોલે છે કે જરૂરિયાતો ને કયા ક્રમમાં વ્યક્તિને અમુક વસ્તુઓ કરવા અથવા અમુક વસ્તુઓ કરવા માટે વ્યક્તિને ઉત્સાહિત કરશે તેનાથી વિપરીત પ્રક્રિયા સિદ્ધાંત બોલે છે વ્યક્તિ કેવી રીતે પ્રેરિત અનુભવે છે વર્તન શરૂ કરવા ચાલુ રાખવા અથવા રોકવા માટે વ્યક્તિના મનમાં શું ચાલે છે અને મેં ઉલ્લેખિત કેટલાક સિદ્ધાંતો જે સ્વ પ્રેરણા સાથે સુસંગત છે અને તેની ચર્ચા કરવામાં આવશે માસ્લોની થિયરી માં સંક્ષિપ્તમાં કહો તે કહે છે કે પદાનુક્રમ માં પાંચ જરૂરિયાતો છે અને તમે જે રીતે અહીં જુઓ છો તે રીતે તમે પારદર્શક રીતે વ્યક્તિગત જુઓ છો વ્યક્તિ એક પછી એક જરૂરિયાતોને સંતોષવાનો પ્રયાસ કરશે પહેલા તમે ભૂખ તરસ સેક્સ વગેરે માટેની શારીરિક જરૂરિયાતોને સંતોષશો પછી તમે ઘર જેવી સલામતી અને સલામતીની જરૂરિયાતોને સંતોષવા જશો સારા સમુદાયના વિસ્તારમાં રહો છો પછી તમે તમારા સંબંધ અને પ્રેમની જરૂરિયાતોને સંતોષવા જશો જ્યાં તે પ્રેમ આપી શકે છે અને પ્રેમ મેળવી શકે છે તો પછી તમે માન્યતા દ્વારા યોગ્યતા દ્વારા કૌશલ્ય જ્ઞાન અને વલણ દ્વારા અને અન્ય લોકો પાસેથી માન્યતા મેળવીને સ્વ મૂલ્યની જરૂરિયાતોને સંતોષશો અને છેલ્લે તમે સ્વ વાસ્તવિકતા ની જરૂરિયાતોને સંતોષશો સ્વ વાસ્તવિકકરણની જરૂરિયાતો એ વાત કરે છે કે વ્યક્તિ તે કરશે જે તેને આંતરિક રીતે કરવાનું લાગે છે અને આંતરિક ઉચ્ચ સ્વ વ્યક્તિ આંતરિક રીતે શું કરવા માંગે છે વ્યક્તિઓ સારા માતાપિતા અથવા સારા કલાકાર બનવાનું પસંદ કરી શકે છે જેમ કે જાણીતા કલાકાર અથવા વૈજ્ઞાનિક અથવા વકીલ અથવા સારા જીવનસાથી તેથી આપણે આંતરિક રીતે જે બનવા માંગીએ છીએ જો આપણે તે બની શકીએ તે સ્વ વાસ્તવિકકરણનો તબક્કો છે જો કે આધુનિક સંસ્થાઓમાં સ્વ વાસ્તવિકતા ભાગ્યે જ થાય છે કારણ કે તે વ્યક્તિ આંતરિક રીતે શું કરવા માંગે છે અને તે કામ પર શું કરી રહ્યો છે તે જોડવામાં નિષ્ફળ જાય છે જો બંને વચ્ચે યોગ્ય જોડાણ હશે તો વ્યક્તિ સંસ્થાઓમાં કામ કરતી વખતે તેની સ્વ વાસ્તવિકતાની જરૂરિયાતોને સંતોષશે આગળ બીજો છે હર્ઝબર્ગનો સિદ્ધાંત જે બે પરિબળ સિદ્ધાંત છે સિદ્ધાંતો આંતરિક અને બાહ્ય પરિબળો છે બાહ્ય પરિબળો નોકરી માટે બાહ્ય છે જેમ કે કામના કલાકો તમારા વધારાના લાભો પગાર કલ્યાણ સુવિધાઓ આ નોકરી માટે બાહ્ય છે તેથી આંતર વ્યક્તિગત રીતે બાહ્ય સંબંધિત નોકરી સંબંધિત બાહ્ય પરિબળો છે સાથીદારો સાથેનો સંબંધ ગૌણ અધિકારીઓ સાથેનો સંબંધ અને સંબંધ ઉપરી અધિકારીઓ અને કેટલીક જરૂરિયાતો છે જેને આંતરિક કહેવામાં આવે છે એટલે કે જ્યારે વ્યક્તિ નોકરી કરી રહી હોય જો વ્યક્તિને લાગે કે તે વૃદ્ધિ થાય છે ત્યાં સિદ્ધિની ભાવના હોય છે ઉન્નતિની ભાવના હોય છે અને જોબ વ્યક્તિ માટે આકર્ષક અને પડકારજનક હોય છે જેને આંતરિક જરૂરિયાતો કહેવામાં આવે છે અને મુખ્ય થીમ એ છે કે આંતરિક જરૂરિયાતો બાહ્ય જરૂરિયાતોની તુલનામાં વર્તનનું પ્રેરક છે અને 1960 ની આસપાસ નવમાં આ સિદ્ધાંત અસ્તિત્વમાં આવ્યો અને 2 પરિબળ મોડલ સ્વીકારવામાં આવ્યું તે લાંબા સમય પહેલા હતું તેવી જ રીતે Mc Cleland એ અન્ય જરૂરિયાત સિદ્ધાંત છે જે સિદ્ધિની જરૂરિયાત જેવી ત્રણ પ્રકારની જરૂરિયાતો વિશે વાત કરે છે જેમાં ભૂતકાળની સરખામણીમાં કંઈક વધુ સારું કરવાની ઈચ્છાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જોડાણ ની જરૂર છે સંબંધ સ્થાપિત કરવાની ઈચ્છા છે અને તેની જરૂરિયાત છે સત્તા માટે કે જે ઇચ્છા છે અન્ય પર પ્રભાવ પાડવાની વ્યક્તિની ક્ષમતા તેથી આ જરૂરિયાતો જરૂરી છે અને તે શીખવી શકાય છે અને સિદ્ધિ માટેની આ જરૂરિયાત ઉદ્યોગસાહસિક સંભવિતતા સાથે સમાન છે અને આ જરૂરિયાતો એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં બદલાય છે સિદ્ધિ લક્ષી વ્યક્તિઓ હંમેશા ભૂતકાળની તુલનામાં વધુ સારું કરવાનો પ્રયાસ કરે છે તેઓ એવું કંઈક કરવા માંગે છે જેનાથી સમાજને ફાયદો થાય અને તેઓ જે પૈસા કમાઈ શકે તેના બદલે તેમનું અંગત મહત્વ વધે પરંતુ અહીં સિદ્ધિની જરૂરિયાત વ્યક્તિ સતત પ્રતિસાદ મેળવવા માંગે છે કે તે કેટલું સારું કરી રહ્યો છે અને જો સિદ્ધિની જરૂર છે જ્યાં તમારી સફળતાને સતત વધારવાની ઈચ્છા હોય તેવા સંજોગોમાં જો સફળતાના ડર કરતાં નિષ્ફળતાનો ડર વધારે હોય તો વ્યક્તિ જીવનમાં સફળ નહીં થાય જો નિષ્ફળતાના ડર કરતાં સફળતાની આશા વધારે હોય તો તે વ્યક્તિને આગળ વધવા માટે પ્રેરે છે અને તે જ રીતે અન્ય સિદ્ધાંતો પણ છે અને તેના જેવી પ્રક્રિયા સિદ્ધાંત કહે છે કે ન્યાયમાં હું મારા અનુભવની દ્રષ્ટિએ સંસ્થાને કેટલીક બાબતો આપું છું મારા કૌશલ્ય જ્ઞાન અને વલણની શરતો અને નોકરી કરવા અને મને મહેનતાણું અને અન્ય બાબતોના સંદર્ભમાં નોકરીમાંથી શું મળે છે તેથી વ્યક્તિએ તેના આઉટપુટ અને તેના ઇનપુટ અથવા વ્યક્તિના પરિણામોની સરખામણી વ્યક્તિના ઇનપુટ દ્વારા અન્ય લોકોના ઇનપુટ સાથે કરી જો તે સમાન હોય તો તે ન્યાયનો અનુભવ કરશે અન્યથા પ્રવર્તશે જે ચિંતા તણાવ હતાશા સંસ્થા છોડવા અન્ય કર્મચારીઓને સંસ્થા છોડવા માટે સમજાવવા વગેરે તરફ દોરી જશે અન્ય સિદ્ધાંત Vroom ના અપેક્ષિતતા સિદ્ધાંત કહે છે કે અપેક્ષા ના કાર્ય સાથે સંયોજિતતામાં કાર્ય કરવા માટેનું બળ અને અહીં બળ એ પરિણામનું આકર્ષણ છે જ્યારે અપેક્ષા વિસ્તરે છે કે જે વ્યક્તિ માને છે કે ચોક્કસ ક્રિયા ચોક્કસ પરિણામમાં પરિણમશે જેનો અર્થ થાય છે જો હું સખત મહેનત કરીશ તો તે પ્રમોશન તરફ દોરી જશે અને સખત મહેનતથી આગળ આવશે દરરોજ પહેલા હું મારા ગ્રાહકોને કોલ આપીશ જેથી હું વધુ ઉત્પાદનો વેચી શકું અને આ સખત મહેનત પ્રમોશન તરફ દોરી જશે અને પ્રમોશન મારી નોકરીની જવાબદારી મને લાગે છે કે તે મારા માટે આકર્ષક હોઈ શકે છે અથવા તે મારા માટે અપ્રિય હોઈ શકે છે તેથી વ્યક્તિ જો તે અનુભવે છે કે પ્રમોશન મેળવીને મને બરતરફ કરવામાં આવશે હું ધ્યેય પૂર્ણ કરી શકીશ નહીં તો તેના માટે નકારાત્મક સંયમ છે જો વ્યક્તિને લાગે છે કે પ્રમોશન મળવાથી મને સામાજિક માન્યતા મળશે મારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને તેથી તેનો અર્થ એ છે કે બળ એ મળ્યું છે તેને સકારાત્મક સંયોજકતા મળી છે આ બે બાબતોનું ગુણાકાર બળ નક્કી કરે છે કે તેની પાસે કાર્ય કરવા માટે બળ હશે કે નહીં તેને સરળ શબ્દ પ્રેરણામાં મૂકો જે લોકો તેમના પ્રયત્નો માટે પુરસ્કારો તરીકે શું અપેક્ષા રાખે છે અને તેમને પુરસ્કારો માટેના મૂલ્યના મહત્વ દ્વારા નિર્ધારિત કરે છે બીજી થિયરી એ ધ્યેય સેટિંગ થિયરી છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો વ્યક્તિ પોતે ધ્યેય નક્કી કરે અને જો તે મુશ્કેલ ધ્યેય હોય તો પણ વ્યક્તિ ધ્યેય પ્રાપ્ત કરશે એક વિશિષ્ટ મહત્વપૂર્ણ અને મુશ્કેલ અપ્રાપ્ય ધ્યેય જ્યારે સ્વીકારવામાં આવે છે ત્યારે તે સામાન્ય બિનમહત્વપૂર્ણ અને સરળ ધ્યેય કરતાં ઉચ્ચ પ્રદર્શન તરફ દોરી જાય છે તેથી સ્વ પ્રેરણા જ્યારે આ સંદર્ભમાં તેનો અર્થ એ છે કે જો વ્યક્તિ પોતે ધ્યેય નક્કી કરે છે અને પહોંચવા માટેનું લક્ષ્ય નિર્દિષ્ટ કરે છે તો તે તેને સરળતાથી પ્રાપ્ત કરશે આના સંદર્ભમાં તમારે આ સૈદ્ધાંતિક સંભાવનાઓ રાખવા વિશે વાત કરવી પડશે અમે સ્વ પ્રેરણા વિશે વાત કરીશું પ્રેરણા પર મોટાભાગના સંશોધનો પશ્ચિમી દેશોમાં ફેક્ટરી પ્રકારની સંસ્થામાં હાથ ધરવામાં આવે છે જ્યાં મશીન રૂપક પ્રભુત્વ ધરાવે છે માણસ વધુ સંભવ છે તે એક રોબોટ જેવો છે અને તેની સ્વીચ અનુક્રમે પુરસ્કારો અને સજાઓનું સંચાલન કરીને ચાલુ અને બંધ કરવી જોઈએ અને તમામ પ્રક્રિયા સિદ્ધાંતો અને સામગ્રી સિદ્ધાંતો તમે શીખ્યા છો પ્રભાવશાળી થીમ એ છે કે કર્મચારીઓ જ્યારે તેઓને અમુક ચોક્કસ આર્થિક પુરસ્કારો જેમ કે હાઇકિંગ પે બોનસ પર્ફોર્મન્સ આધારિત વળતર વગેરે આપવામાં આવશે ત્યારે જ તેઓ વધુ સખત અને સ્માર્ટ કામ કરશે પરંતુ આત્મ સભાન માનવી આ ઇનપુટ આઉટપુટ કેલ્ક્યુલસની બહાર છે અમે એવા કિસ્સાઓ જોયા છે કે જ્યાં દરેકને બધું સરખું લાગે છે પરંતુ એક વ્યક્તિ નિર્ણય લે છે અને તેની શક્તિ અને પ્રયત્નોનું રોકાણ કરે છે જ્યારે અન્ય લોકો પાછા અટકી જાય છે સમાન લેબોરેટરીમાં સમાન સ્તરનો શિક્ષણ અનુભવ અને યોગ્યતા અને સમાન માળખાકીય સુવિધા સાથે શા માટે થોડા વૈજ્ઞાનિકો તેમના સાથીદારોને વટાવી જાય છે શા માટે કેટલાક કર્મચારીઓ તેમના સાથીદારોને સમાન કાર્યકારી પરિસ્થિતિઓમાં કાર્ય કરે છે તો તેનો જવાબ એ છે કે જો કામ કરવાની ઈચ્છા હોય તો તમે કાર્ય કરશો અને તે જ સ્વ પ્રેરણા છે અને તમે અસત્ય અવરોધો સહકર્મીઓનો અસહયોગ સંસાધનોની અછત વગેરે ને દર્શાવ્યા વિના ધ્યેય સિદ્ધ કરવાના માર્ગો અને માધ્યમો શોધી શકશો તેથી 1995 માં ટાટા સ્ટીલના વાર્ષિક કેલેન્ડરમાં ટોચ પર કામ કરવાની ઇચ્છા જીતવાની ઇચ્છા અને આ સ્વ પ્રેરણાનો ઉલ્લેખ છે જ્યારે તમે સફળતાની ચાવી વિશે વાત કરો છો ત્યારે તમારી જાતને જાણવું છે હું કોણ છું મારા જીવનના ધ્યેયો શું છે અને અદ્ભુત જીવન બનાવો તમને અભ્યાસમાં મુશ્કેલી આવી શકે છે તમને વ્યવસાયમાં મુશ્કેલી આવી શકે છે અન્ય લોકો સાથે વાતચીત કરવામાં મુશ્કેલી આવી શકે છે અથવા કામમાં વ્યસ્ત અનુભવી શકો છો અથવા તમે કોઈ લક્ષ્ય નક્કી કરી શકો છો અથવા તે મુજબ તમે તમારા માટે એક વિઝન સેટ કરી શકો છો અને દ્રષ્ટિ એ હોવી જોઈએ કે તે એક ચિત્ર છે તમારા મન જે તમે ઇચ્છો છો તે તમારા જુસ્સા સાથે મેળ ખાતું હોવું જોઈએ અને તમારે તેના માટે પ્રેમ હોવો જોઈએ તમારા જીવનની દ્રષ્ટિ શોધવા માટે તમારા આંતરિક સ્વનો અવાજ સાંભળો તમે આંતરિક રીતે શું કરવા માંગો છો તે તમે પ્રતિબિંબિત કરો છો ધ્યાન કરો છો અને કલ્પના કરો છો અને જ્યારે તમે તમારી જાતને પૂછો છો કે હું આંતરિક રીતે શું કરવા માંગુ છું તો તેનો અર્થ એ છે કે વ્યક્તિમાં આંતરિક સ્વ તે શું કરવા માંગે છે અથવા તેને બાહ્ય સ્વની તુલનામાં શું કરવાનું પસંદ છે તે બહાર આવશે અને તેથી આઈન્સ્ટાઈને કહ્યું જો તમે સુખી જીવન જીવવા માંગતા હોવ તો તેને કોઈ ધ્યેય સાથે બાંધો લોકો કે વસ્તુઓ સાથે નહીં અને આ માટે તમારી દ્રષ્ટિ અને જુસ્સાથી સ્વ પ્રેરિત અનુભવો પ્રથમ એ છે કે તમે સ્વ વિશ્લેષણ કરો છો તો તે આંતરિક શક્તિ વિશે બોલે છે સ્વયંની નબળાઈ જે વ્યક્તિગત વિશિષ્ટ છે તે સૂક્ષ્મ વાતાવરણમાં ઉપલબ્ધ તકો અને જોખમો વિશે પણ બોલે છે ઉદાહરણ તરીકે તમે સારા સંશોધક બનવા માંગો છો તેથી સારા સંશોધક બનવા માટે તમારે કોઈ સંસ્થા અથવા શૈક્ષણિક કૉલેજમાંથી સ્નાતક થવું આવશ્યક છે અને સારા સંશોધક બનવા માટેનું પહેલું પગલું એ છે કે તમારી ગ્રેજ્યુએશનની ડિગ્રી અને પછી તમે કેટલીક રાષ્ટ્રીય કસોટીઓ લાગુ કરો પછી તમે એમએસ કરશો એમએસ પછી પછી તમે UGC દ્વારા અથવા ગેટ દ્વારા લેવામાં આવતી કેટલીક રાષ્ટ્રીય કસોટી માટે જઈ શકો છો તેથી એકવાર તમે રાષ્ટ્રીય પરીક્ષામાં હાજર થાવ અને રાષ્ટ્રીય પરીક્ષા પાસ કરો પછી તમે PHD કરી શકશો તેથી જો તમે તમારી અંદર જે ઈચ્છા શક્તિનો નકશો કરો છો તો તમારી શક્તિ એવી હોઈ શકે છે તમારી પાસે સારી વિશ્લેષણાત્મક કુશળતા છે તમારી પાસે પ્રતિબિંબિત મન છે જેમ કે તમે એક લક્ષ્ય સૂચિમાં આગળ વધશો તમે સારા ગાણિતિક વલણ ધરાવો છો અને તમારી પાસે મોડેલિંગ કૌશલ્ય સારી છે અને તેના જેવું બીજું ઘણું બધું ધરાવતા હોય છે તમે સારા સંશોધક બનવાની સંભાવના છે પરંતુ તે જ રીતે તમે પ્રતિબિંબિત કર્યા પછી તમારી જાતમાં 1 થી 10 સુધીની નબળાઈ દર્શાવી શકો છો તમે નિર્દેશ કરી શકો છો કે મારી પાસે સારી ક્ષમતા છે પરંતુ તે જ સમયે મારી પાસે નથી સારી ઉચ્ચારણ શક્તિ હું અંગ્રેજીમાં બહુ સારી રીતે લખતો નથી તેથી આ તમારી નબળાઈ હોઈ શકે છે તેવી જ રીતે તમારી પાસે વિશ્લેષણાત્મક કુશળતા પ્રતિબિંબિત કુશળતા ગાણિતિક ક્ષમતા હોઈ શકે છે પરંતુ તે જ સમયે અને જટિલ સમસ્યા હલ કરવાની કુશળતા પણ તે જ સમયે તમારી પાસે સારી ભાષા કુશળતા તેમજ ઉચ્ચારણ શક્તિ નથી તે તમારી નબળાઈ છે પણ તમારી કુશળતા એ છે કે તમે સૂક્ષ્મ વાતાવરણમાં તમે એમએસ નો અભ્યાસ કરી શકો છો પછી તમે રાષ્ટ્રીય પરીક્ષા પાસ કરી શકો છો અને પછી તમે સારી સંસ્થામાં PHD કરવા માટે પ્રવેશ કરી શકો છો પર્યાવરણમાં ચેતવણી એ છે કે જો તમારી નબળાઈના સંબંધમાં તમારી પાસે સારી લેખન ક્ષમતા નથી અથવા જો તમારી પાસે સારી ઉચ્ચારણ શક્તિ નથી તો કદાચ સારી કંપનીઓ તમને નોકરી ન આપે અથવા તમને સારી શૈક્ષણિક સંસ્થામાં સારી નોકરી ન મળે એકવાર તમે તમારી આ શક્તિ અને નબળાઈને સૂચિબદ્ધ કરી લો અને સૂક્ષ્મ વાતાવરણમાં ઉપલબ્ધ તકો અને સૂક્ષ્મ વાતાવરણમાં તમારા માટે ઊભા થતા જોખમો જોયા પછી તમે તેને ક્રમ અનુસાર ગોઠવણ કરી શકો છો જેનો અર્થ થાય છે કે જોખમોને પાર કરવા માટે સંશોધનની તમારી કારકિર્દી દરમિયાન તમારે શું કરવાની જરૂર છે તમારે તમારી લેખન કૌશલ્ય તેમજ ઉચ્ચારણ શક્તિ વિકસાવવી પડશે જેથી કરીને તમે વધુ પેપર પ્રકાશિત કરી શકો અને તેને ઉદ્યોગમાં અથવા સારી શૈક્ષણિક સંસ્થા દ્વારા ઓળખવામાં આવશે જ્યાં તમે કારકિર્દી બનાવી શકો સંશોધનમાં તેથી તમે સ્વ રક્ષણ કરીને તમે સિદ્ધિ અને કારકિર્દી પરિવર્તનને સરળ બનાવી શકો છો અને તમે તમારી નવી કુશળતા જ્ઞાન અને રુચિઓ વિકસાવી શકો છો અને તમે તમારી જાતને પ્રોત્સાહિત પણ કરી શકો છો અને તમારી જાતને સ્વ પ્રેરણા માટે પ્રોત્સાહિત કરવા એક અગત્યની બાબત જે તમેને અગાઉ કહ્યું છે તે છે ધ્યેય સેટિંગ પુસ્તક જર્નલ્સ ઇન્ટરનેટ સાઇટ્સ અને બિઝનેસ મિકેનિઝમ સામયિકોમાં ઉપલબ્ધ નેતાઓ એક્ઝિક્યુટિવ સમાજ સુધારકો અને અન્ય લોકોની આ સફળતાની વાર્તાઓ વાંચો અને એક સેટ બનાવો લૉકના ધ્યેય સેટિંગ અનુસાર તમારી યોગ્યતાને ધ્યાનમાં લેતા સાધારણ મુશ્કેલ પડકારરૂપ છે પરંતુ તે પ્રાપ્ત કરી શકાય તેવું લક્ષ્ય કારણ કે જો તમે કોઈ ધ્યેય નક્કી કરો છો જે તમારી યોગ્યતા અને ક્ષમતાની બહાર હોય તો તમે તેને પ્રાપ્ત કરી શકશો નહીં નિર્ધારિત ધ્યેયો તમારા જુસ્સા સાથે શક્ય તેટલું જ જરૂરી છે માસ્લોના સિદ્ધાંતમાં સ્વ પ્રવૃત્તિએટલે કે તમને તે કરવાનો પ્રેમ હોવો જોઈએ જો ધ્યેય ખૂબ મુશ્કેલ છે તે સફળ થવું અશક્ય બની જાય છે ત્યારે ધ્યેય પ્રત્યે નકારાત્મક વલણ બને છે જો ધ્યેય ખૂબ જ સરળ હોય તો તે સખત મહેનત કરવાની પ્રેરણાને મારી નાખે છે એક સ્વ નિશ્ચિત મુશ્કેલ ધ્યેય તમારા ધ્યાન પ્રયત્નો અને દ્રઢતાને અસર કરે છે અને તમારે તમારા માટે ધ્યેય નક્કી કરવા અને મુખ્ય ધ્યેય અથવા લાંબા ગાળાના ધ્યેયને અલગ કરવા માટે સક્ષમ હોવા જોઈએ દરેક ધ્યેયને સામાન્ય કરતાં વધુ ચોક્કસ બનાવવા માટે ટૂંકા ગાળાના લક્ષ્યો બનાવો ધ્યેયોની પ્રાથમિકતા નક્કી કરો દરેક ધ્યેયની સિદ્ધિ માટે સમયમર્યાદા નક્કી કરો ટૂંકા ગાળાના સૌથી સરળ ધ્યેય સાથે પ્રયાસ કરો અને તેમની ક્રિયાઓ શરૂ કરો તમારા કૌશલ્ય જ્ઞાન અને વલણમાં સુધારો કરો અને નરમ ટૂંકા ગાળાના ધ્યેયને પરિપૂર્ણ કરો અને તે જ રીતે તમે એક ધ્યેય સિદ્ધ કરવાનું ચાલુ રાખશો અને જ્યાં સુધી તમે લાંબા ગાળાના મુખ્ય ધ્યેયને પૂર્ણ ન કરો ત્યાં સુધી બીજા પછી તમારી ક્રિયાઓ અને નવી કુશળતાના આધારે પ્રતિસાદ મેળવો તમે ધ્યેય તરફ કેટલી સારી રીતે આગળ વધી રહ્યા છો તેના વિક્રમને લખતા જાઓ દરેક સફળતા સાથે પોતાને પુરસ્કાર આપો મિત્રો સાથે ઉજવણી કરો અને તે જ રીતે અન્ય ટૂંકા ગાળાના ધ્યેયો સાથે ચાલુ રાખો જ્યાં સુધી તમે લાંબા ગાળાના ધ્યેયને પૂર્ણ ન કરો ત્યાં સુધી આ એક સમાન પ્રક્રિયા છે યોજના કરવી તપાસવું અને કાર્ય કરવું અને અહીં ડેફની વાર્તા છે નાનપણથી જ ડેફે એક હોટલ રાખવાનું વિચાર્યું હતું જે વિશ્વની શ્રેષ્ઠ હોટલમાંની એક હશે એક છોકરો તરીકે તેનું બાળપણ બહુ સારું નહોતું માતાપિતાના છૂટાછેડા થઈ ગયા હતા અને તે ક્યારેય તેના પિતાને મળ્યો ન હતો દરરોજ તેણે પોતાની ડાયરીમાં લખ્યું હતું કે હું એક એવી હોટેલ બનાવીશ જે વિશ્વની શ્રેષ્ઠ હોટલમાંની એક હશે તેથી આમ કરવા માટે તેણે અભ્યાસ કર્યા પછી કામ કરવાનો પ્રયાસ કર્યો તેણે અભ્યાસ કર્યા પછી તેણે હોટલમાં કામ કરવાનો પ્રયાસ કર્યો થોડા પૈસા કમાયા પૈસા જમા કરાવ્યા જ્યારે તક આવી ત્યારે તેણે એક નાની હોટેલથી શરૂઆત કરી અને જાણી જોઈને તે જે પણ પૈસા રોકે છે તે સંપૂર્ણ ખોટ હોઈ શકે છે અથવા તે સંપૂર્ણ રીતે સફળ થઈ શકે છે તેણે પૈસાનું રોકાણ કર્યું અને તેણે સતત મહેનત કરી તેના ધ્યેય સુધી પહોંચવા માટે સખત મહેનત કરી અને આખરે ડેફે યુએસએ માં એક હોટેલ બનાવી જે હવે 20 મિલિયન ડોલરનો બિઝનેસ છે તો આ રીતે તમે તમારા માટે એક ધ્યેય નક્કી કરી શકો છો તેને હાંસલ કરવાનો પ્રયાસ કરી શકો છો વ્યવસાય વિશે જાણો વેપારની યુક્તિઓ જાણો પછી વેપારમાં પ્રવેશવાનો પ્રયાસ કરો પછી સખત મહેનત કરો અને સફળતા હાંસલ કરો અને અંતે તમે તે ધ્યેય સુધી પહોંચી રહ્યા છો જે તમે આંતરિક રીતે પ્રાપ્ત કરવા માગો છો કેટલીકવાર શુભચિંતકો માર્ગદર્શકો ગુરુઓની પ્રેરણાથી તેઓ તમારી સ્વ પ્રેરણા પણ શરૂ કરશે જેમકે તમે કુરુક્ષેત્રમ ના મહાન કાર્ય વિશે જાણો છો અર્જુન નિરાશા થી ઘેરાયેલો હતો અને ઉમદા વિચારો ધરાવતા વડીલો અને તેના સગા માણસોને મારવા માટે અનિચ્છા કરતો હતો શ્રી કૃષ્ણએ પ્રેરક તર્ક સાથે અર્જુનને તેની ફરજોથી વાકેફ કર્યા અને તેને પ્રેરણા આપી શ્રી કૃષ્ણએ ઉલ્લેખ કર્યો કે કાં તો યુદ્ધમાં માર્યા ગયા અને તમે સ્વર્ગ પ્રાપ્ત કરશો અથવા વિજયી થઈને તમે પૃથ્વીનો આનંદ માણશો કોઈપણ કિસ્સામાં તમે ફક્ત લાભકર્તા બનશો યુદ્ધ ક્ષેત્રે પોતાની ફરજ નિભાવવી એ મુક્તિનો એકમાત્ર રસ્તો છે આવા સંવાદ જે જાગૃતિ અને પ્રેરણા તરફ દોરી જાય છે તે શ્રી કૃષ્ણથી અર્જુનને ઉચ્ચ સ્તર પર લઈ જાય છે અને તે ક્રિયા તરફ દોરી જાય છે તેથી ઉપરી અધિકારીઓ પણ તમને નિષ્ક્રિયતામાંથી ક્રિયામાં પરિવર્તિત કરવા માટે તમારી સાથે મદદ કરી શકે છે ઘણી એનજીઓ જેઓ ગ્રામીણ વિસ્તારમાં કામ કરે છે અને સૂક્ષ્મ આયોજનમાં સામેલ છે તેઓ પણ લોકોની જરૂરિયાતો ઓળખીને તે જ કરે છે પછી લોકોની ભાગીદારીથી યોજના તૈયાર કરે છે પછી યોજનાને અમલમાં મૂકે છે લોકો જે આખરે તેમના જીવનમાં પરિવર્તન લાવે છે તેથી જરૂરિયાત અને ધ્યેયની ઓળખથી સફળતા તરફ આગળ વધવું એ એક પગલું છે જે ગ્રામીણ વિસ્તારોમાં સૂક્ષ્મ આયોજનમાં પણ થાય છે અને અમે જે કહ્યું છે કે પ્રેરણા માત્ર મનોવૈજ્ઞાનિક જ નહીં પણ બાયોકેમિકલ પણ છે જો તમે મગજની રસાયણશાસ્ત્ર વિશે થોડું જાણો છો તો તમે તમારી પ્રેરણાને તીક્ષ્ણ બનાવવા માટે કેટલીક વિશિષ્ટ રીતોનો ઉપયોગ કરી શકો છો જેમકે ડોપામાઇનનું નીચું સ્તર એ પ્રેરણાનો અભાવ થાક વ્યસનયુક્ત વર્તન મૂડ સ્વિંગ અને યાદશક્તિમાં ઘટાડો તરફ દોરી શકે છે માનવ મગજમાં લગભગ 86 અબજ ન્યુરોન્સ છે તેઓ ન્યુરોટ્રાન્સમીટર નામના મગજના રસાયણો દ્વારા એકબીજા સાથે વાતચીત કરે છે જેમાં ડોપામાઇન એક ચેતાપ્રેષક છે જે મુખ્ય પરિબળ છે પ્રેરણા ઉત્પાદકતા અને ધ્યાન માટે પછી તમારા ડોપામાઇનને કુદરતી રીતે કેવી રીતે વધારવું તે જાણો અહીં કેટલીક ટિપ્સ છે પોતાની જાત પર વિશ્વાસ રાખો તમારી જાતની માનસિક ચિત્ર બનાવીને પ્રેરિત અનુભવીને અને તમારા ધ્યેયને હાંસલ કરીને ગો ગ્રેટર તરીકે તમારી ઓળખ બનાવો લોકો સાથે આસપાસ અને તમારી જાતને અન્ય લોકો સાથે ઘેરી લો જે તમારામાં પણ વિશ્વાસ રાખે છે સંશોધન દર્શાવે છે કે અન્ય લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે તમે સારું પ્રદર્શન કરશો ડોપામાઇન પણ મુક્ત કરે છે અને મનોવૈજ્ઞાનિક પરિભાષામાં આપણે તેને સ્વ અસરકારકતા કહીએ છીએ જો વ્યક્તિને લાગે છે કે તે કાર્યક્ષમતા છે તો તેની પાસે પ્રદર્શન કરવાની ક્ષમતા છે પ્રતિકૂળતાઓ સાથે સંતુલિત થવાની તેની ક્ષમતા અથવા મુશ્કેલીઓને પાર કરવાની ક્ષમતા તે તે કરી શકે છે અને ભૂતકાળની સુખદ યાદોને યાદ કરી શકે છે એક અભ્યાસ દર્શાવે છે કે કાર્યની સકારાત્મક યાદશક્તિને યાદ કરવાથી અને તેનું વર્ણન કરવાથી તે ક્ષેત્રમાં પ્રેરણા વધે છે તેથી તમારા ભૂતકાળના શ્રેષ્ઠ પ્રદર્શનને યાદ કરો ભૂતકાળમાં અથવા તાજેતરના વર્તમાનમાં તમારી સફળતા હોઈ શકે છે એક હાંસલ કરી શકાય તેવું ધ્યેય સેટ કરો કારણ કે આપણે અગાઉ ઉલ્લેખ કર્યો છે તેમ ધ્યેય હાંસલ કરવા માટે તમારે પેટા ધ્યેયો સાથે પ્રયાસ કરવો પડશે અને જ્યારે તમે આ પેટા ધ્યેય સાથે પ્રયાસ કરો છો ત્યારે ડોપામાઇન ઉત્પન્ન થાય છે જ્યારે તમે કંઈક હાંસલ કરો છો પછી ભલે તે ગમે તેટલું નાનું હોય વસ્તુઓ અંતિમ ધ્યેય તરફ આગળ વધી રહી છે તે જણાવવા માટે મગજ વારંવાર પ્રતિસાદનો આનંદ માણે છે તમામ પ્રકારના સહયોગી શોખ જેમ કે ગૂંથવું સીવણકામ ચિત્રકામ લાકડાકામ ઘર સમારકામ આ બધી બાબતો મગજને ધ્યાનની સ્થિતિમાં લાવે છે આ પ્રવૃત્તિઓ ડોપામાઇનને વધારે છે અને મગજના વૃદ્ધત્વ સામે રક્ષણ આપે છે સંગીત સાંભળવાથી ડોપામાઇન પણ મુક્ત થઈ શકે છે તેનો અર્થ એ નથી કે તમે સંગીત સાંભળો છો તે વિચારીને પણ કે તમે સંગીત સાંભળવાની અપેક્ષા રાખી રહ્યા છો તે ડોપામાઇન મુક્ત કરી શકે છે મનનો ઉપયોગ કરો કારણ કે તમે તેનો ઉપયોગ કરીને મગજના કોઈપણ સર્કિટને મજબૂત કરી શકો છો વધુ આગલી વખતે કુદરતી રીતે જવાનું સરળ બનાવે છે જો તમે વૃદ્ધાવસ્થામાં માનસિક કાર્ય કરશો તો મગજનું કેન્દ્ર સતત સક્રિય રહેશે ખુશ રહેવા માટે તમારી જાતને હસાવો સરેરાશ બાળક દિવસમાં 300 વખત હસે છે પરંતુ પુખ્ત વયના લોકો દિવસમાં માત્ર 5 વખત હસે છે હાસ્ય એ શ્રેષ્ઠ દવા છે એક રીતે હાસ્ય પીડા ઘટાડવાનું કામ કરે છે તમારી રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે અને ડોપામાઇન્સના સ્તરને વધારીને ખુશીમાં વધારો કરે છે અન્ય લોકો સાથે વ્યાયામ કરો જેથી તમે અન્ય લોકો પાસેથી સંકેત મેળવી શકો કે અન્ય લોકો કેવી રીતે પ્રદર્શન કરી રહ્યા છે અને તેઓ કેટલું સારું પ્રદર્શન કરી રહ્યા છે અન્ય પ્રદર્શન તમારા માટે પ્રેરક બનશે કોફી પીવો કારણ કે કોફી મગજમાં ડોપામાઈન છોડવા માટે તેમજ તમારું માનસિક ધ્યાન વધારવાની ક્ષમતા ધરાવે છે આના પુરાવા છે તમને ગમતો પૌષ્ટિક ખોરાક લો જે ડોપામાઈનને મુક્ત કરશે તમારી પ્રેરણા તમારા પોતાના આત્મનિરીક્ષણ અને માનસિકતામાં પરિવર્તન પર આધારિત છે અને જીવનમાં તમારા ધ્યેયને સાકાર કરવા માટે અમુક સક્રિયતાઓનો અભ્યાસ કરવો અને સંસ્થામાં પણ વ્યક્તિને પ્રોત્સાહિત કરવાની વિવિધ રીતો છે જો તમે જાતે જ તમને અમુક વસ્તુઓ કરવા માટે પ્રોત્સાહિત કરી શકો તો તે છે જીવનમાં સફળ થવાનો અને બીજાને પાછળ છોડીને આગળ વધવાનો શ્રેષ્ઠ માર્ગ